વિશ્વવિદ્યાલયો અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી આજે આઈ પી આધુનિક વિશ્વવિદ્યાલયનું સૌથી મહત્વનું અંગ બની ગયું છે આપણે કહી શકીએ કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી આધુનિક વિશ્વવિદ્યાલય નો પાયો છે આ શક્ય થયું યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા નિર્માણ કરેલી બે ડોલ ઍક્ટ દ્વારા જેણે વિશ્વવિદ્યાલયને બજારની દૃષ્ટિથી પોતાના આવિષ્કારોનો વિકાસ કરવા માટે લાઇસન્સ મેળવવાની પરવાનગી આપી બે ડોલ ઍક્ટ નો અમલ થતા પહેલા જે વિશ્વવિદ્યાલય જાહેર ભંડોળ વાપરતા હોય તેમને પેટન્ટ મેળવવાની પરવાનગી ન હતી કારણકે જાહેર ભંડોળને વાપર્યા પછી પેટન્ટ કરાવવાને જાહેર ભંડોળ પર બનેલી ટેકનોલોજીના ખાનગીકરણ સમાન માનવામાં આવતું હતું હવે આ ઍક્ટ આવ્યા પછી વિશ્વવિદ્યાલયોને તેમના આવિષ્કારો માટે લાઇસન્સ મેળવવાની તથા તેમનું બજારીકરણ કરવાની છૂટ મળી આ ઍક્ટ ના વિસ્તારને પેટન્ટના કાનૂનમાં ઉપસ્થિત એક જરીપુરાણા અપવાદ ના સંદર્ભમાં સમજી શકાય પરંપરાગત રીતે પેટન્ટ ના કાનૂન વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અથવા સંશોધન કાર્ય માટે ઉપયોગી કોઈપણ પ્રવૃત્તિ ને પેટન્ટ ઇન્ફ્રિંજમેન્ટ એટલે પેટન્ટ ના ઉલ્લંઘનના દાયરામાંથી બહાર રાખતા હતા તેથી વિશ્વવિદ્યાલયોમાં જે પણ કક્ષાની અંદર થતું હતું તે ભલે પેટન્ટ નું ઉલ્લંઘન કરતું હોય તો પણ તેને અપવાદ ગણવામાં આવતું હતું કારણકે તે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જરૂરી હતું આ પ્રકારે સંશોધન અને શિક્ષણકાર્યને અપવાદરૂપ માનવું યુનાઇટેડ સ્ટેટ્સના કાનૂનમાં પણ હતું પણ આ વધારે કરીને વિશ્વવિદ્યાલયોમાં વિકસાવેલી વસ્તુઓના સંદર્ભમાં હતું જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ નું નિર્માણ વિશ્વ વિદ્યાલયોમાં થતું હતું તેમનું બજારીકરણ સંભવ હતું ભારતમાં પણ આ પ્રકારનો પ્રયત્ન થયો હતો જેમાં એક વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ના વિકાસમાં ઉપયોગી જાહેર ભંડોળના વિષયને અનુલક્ષીને હતું એનું નામ હતું પી યુ પી એફ આઈ પી બિલ જે પ્રોટેક્શન એન્ડ યુટીલાઈઝેશન ઑફ પબ્લિક ફંડેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી અર્થાત જાહેર ફંડિંગ માથી ઉદ્ભવતી બૌદ્ધિક મિલકતનું સંરક્ષણ અને ઉપયોજન નો સંક્ષેપાક્ષર છે પણ એક વિવાદના કારણે આ બિલ નું ઍક્ટ માં પરિવર્તન ન થયું એટલે પેટન્ટનું લાઇસન્સિંગ ફક્ત વિશ્વવિદ્યાલયની આવકનું સાધન ન બન્યું પણ સંશોધકો અને પ્રાધ્યાપકો માટે પણ લાભદાયી બન્યું તો આ થઈ ઑંટરપ્રિનોરિયલ વિશ્વવિદ્યાલય તથા વિશ્વવિદ્યાલયની ઑંટરપ્રિનોર તરીકેની ભૂમિકાની પૃષ્ઠભૂમિ આ પ્રમાણે નવું વિશ્વવિદ્યાલય એવું સ્થાન બન્યું જ્યાં ટેકનોલોજીકલ ઉકેલ શોધનારા નવસર્જક આવે અને જેની આજુબાજુ આર્થિક અપેક્ષાઓ ધરાવતા સમૂહો વિકસિત થાય વિશ્વવિદ્યાલય પાસેથી ફક્ત શિક્ષણ કાર્યની અપેક્ષા ન રહી પણ નવી ટેકનોલોજી બનાવીને સમાજનો આધાર બનવાની અપેક્ષા પણ ઊભી થઈ આઈ પી ને નવી ટેકનોલોજીના સંરક્ષણ માટે ઉપયોગી સાધન તરીકે જોવામાં આવ્યું કારણકે કોઈ પણ ક્ષેત્રમાં કે ટેકનોલોજીમાં જ્યાં સુધી સંરક્ષણ પ્રાપ્ત ના હોય ત્યાં સુધી લોકો રોકાણ કરવા તૈયાર નથી થતા આ વસ્તુ આપણને દરેક ટેકનોલોજીના પ્રાથમિક વિકાસના તબક્કે જોવા મળે છે વાત સોફ્ટવેરની હોય કે બાયોટેકનોલોજીની શરૂ શરૂમાં કોઈ પણ નવી ટેકનોલોજી નું ધ્યાન આઈ પી પર કેન્દ્રિત હોય છે કારણકે ત્યાં સુધી તેની પરના હકો ચોક્કસપણે મેળવેલા નથી હોતા એટલે ત્યાં સુધી લોકોને એ સમજાવવું અઘરું હોય છે કે એમના રોકાણનું વળતર પ્રાપ્ત થશે એટલે કોઈપણ નવો ઉદ્યોગ એના પ્રાથમિક તબક્કામાં ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી પર વધારે ધ્યાન આપે છે જેનાથી વધુ રોકાણ આકર્ષી શકાય સિવાય જ્યારે વિશ્વવિદ્યાલય કેન્દ્રિત સંશોધન કરી રહ્યા હોય ત્યારે તેઓ પણ સંશોધનમાં થયેલા વિકાસની માહિતીનો પ્રસાર કરી શકે વિશ્વવિદ્યાલયોએ પણ એ પ્રકારનું યોગદાન આપ્યું જેથી પ્રાથમિક સંશોધન પર મેળવેલા આઈ પી પરથી નવી ચીજવસ્તુઓનો વિકાસ કરી શકાય હવે મોટાભાગે આવું થવાનું કારણ એ હતું કે વિશ્વવિદ્યાલયનું સંશોધન એક ખાનગી ઉદ્યોગ અથવા સંસ્થા દ્વારા લેવામાં આવતું હતું જે બજારીકરણ પર ભાર મૂકી ટેકનોલોજીને બજાર સુધી લઈ જતા હતા તેથી વિશ્વવિદ્યાલયો મુખ્યતઃ સંશોધનની ભૂમિકામાં રહ્યા પણ જે તબક્કે સંશોધન ના બજારીકરણ ની તક ઊભી થતી ત્યાં કોઈ બાહ્ય પક્ષ એમાં રુચિ લેતું હતું ત્યાર પછી એ બજારકીય પક્ષ અને વિશ્વવિદ્યાલય વચ્ચેની ભાગીદારીમાંથી લાઇસન્સ અથવા કોઈ પ્રકારનો ઑંટરપ્રિનોરિયલ કાયદો ઊભો થતો હતો હવે વિશ્વવિદ્યાલયો એમના આઈ પી નું બજારીકરણ બે રીતે કરતા થયા પહેલા જે ટેકનોલોજી નું આઈ પી દ્વારા રક્ષણ થયું હોય તેનું લાઇસન્સ મેળવવું તે પેટન્ટ નું લાઇસન્સ કઢાવી શકતા હતા કાં તો પ્રાધ્યાપકો અને સંશોધકો નો સમૂહ પોતે એક કંપનીને ઇન્ક્યુબેટ્ કરી શકતો હતો જેને આપણે ઑંટરપ્રિનોરિયલ કાયદો કહીએ છીએ આગળ જોયા પ્રમાણે વિશ્વવિદ્યાલયો પણ ટેકનોલોજી ટ્રાન્સફર માં કાર્યરત હતા તેથી ટેકનોલોજી નું સવિસ્તાર પ્રસારણ વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧૯૮૦થી હમણાં સુધી ૫000 સ્ટાર્ટઅપ ઉભા થયા એટલે કે બે ડોલ ઍક્ટ અસ્તિત્વમાં આવ્યા બાદ વિશ્વવિદ્યાલયોમાં વિકસિત ટેકનોલોજીના કારણે ઘણા સ્ટાર્ટઅપ ઊભા થયા ભારતમાં આઈ ટીઓ એ સ્ટાર્ટઅપ તથા અન્ય કંપનીઓને ઇન્ક્યુબેટ્ કરી છે ખાસ કરીને આઈ ટી મદ્રાસ અને આઈ ટી બૉમ્બે જેમની પાસે રિસર્ચ પાર્ક છે જ્યાં કંપનીઓ ઇન્ક્યુબેટ્ થાય છે ભારતમાં જે મોડેલ અનુસરવામાં આવે છે તે છે વિશ્વવિદ્યાલયના પેટન્ટનું લાઇસન્સિંગ કરાવવું અહીં ઇન્ક્યુબેટ્ થયેલી કંપનીઓનું પ્રમાણ ઓછું છે હવે વિશ્વ વિદ્યાલયો માટે આઈ પી નું શું મહત્વ છે બ્લોકબસ્ટર ટેકનોલોજીનું લાઇસન્સિંગ અર્થાત એવી ટેકનોલોજી જેમાંથી કરોડોની આવક ઊભી થાય જેના યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા ઉદાહરણ જોવા મળે છે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી દ્વારા ટૅક્સોલ નામ ની દવાનો આવિષ્કાર થયો જે કર્ક રોગની દવા છે તેણે બ્રિસ્ટોલ માયર્સ સ્ક્વિબ જે ફાર્માસ્યુટિકલ કંપની છે તેમની સાથે ભાગીદારી કરી પોતાની ટેકનોલોજી માંથી ૪ ૫ કરોડ જેટલી આવક ઊભી કરી ધી યુનિવર્સિટી ઓફ મિનેસોટા અબૅકાવિર નામની એચ આઇ વી એડ્ઝ્ની દવા માટે કમ્પાઉન્ડ બનાવવામાં સામેલ હતું જેમાંથી આ વિશ્વવિદ્યાલયને 37 કરોડ થી વધારે ડોલરની આવક થઈ આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બાજી બહુ મોટી હોવાને કારણે વિશ્વવિદ્યાલય પણ પૅટન્ટ નો મુકદમો લડવા તૈયાર થઈ શકે છે એવા ઘણા દાખલા છે જ્યાં વિશ્વવિદ્યાલયો કંપનીઓ તથા અન્ય વિશ્વવિદ્યાલયો સામે લડ્યા છે વિશ્વવિદ્યાલયો પોતાના જ કર્મીઓ તથા પ્રાધ્યાપકો સાથે પણ લડી ચૂક્યા છે એક મુકદમો જેને લેન્ડમાર્ક અર્થાત સંસ્મરણીય માનવામાં આવે છે તે છે યુનાઇટેડ સ્ટેટ્સનો મેડી વર્સીસ ડ્યૂક યુનિવર્સિટી આનો ચુકાદો 2002માં અપાયો હતો પ્રોફેસર મેડી ડ્યૂક યુનિવર્સિટી દ્વારા નીમવામાં આવ્યા હતા ત્યારબાદ અમુક વિવાદો ઊભા થયા જેના કારણે મેડીએ ડ્યૂક યુનિવર્સિટી વિરુદ્ધ ઇન્ફ્રિંજમેન્ટ સૂટ દાખલ કર્યો ડ્યૂક યુનિવર્સિટી એ સંશોધનનો અપવાદ ગણાવતા કહ્યું કે તેની પ્રવૃત્તિ સંશોધન હેઠળ આવે છે તેથી તેના દ્વારા પેટન્ટ ઇન્ફ્રિંજમેન્ટ નહતું કરવામાં આવ્યું બીજી બાજુ પ્રોફેસર મેડીએ એક સૂચિ જાહેર કરી જે દર્શાવતી હતી કે કઈ રીતે ડ્યૂક યુનિવર્સિટી ખુબ જ આક્રમક રીતે ટેકનોલોજીના બજારીકરણ માટે પ્રયાસ કરી રહી હતી તેથી જે સંશોધનનો અપવાદ એવા વિશ્વવિદ્યાલય ને ઉપલબ્ધ થાય જે સંશોધનનો ઉપયોગ શિક્ષણ માટે કરી રહ્યું હોય તે અપવાદ ટેક્નોલોજીનું બજારીકરણ કરી રહેલા વિશ્વવિદ્યાલયની પ્રવૃત્તિ પર લાગુ ન થવો જોઈએ સિવાય આ યુનાઇટેડ સ્ટેટ્સ ના બધા જ પ્રમુખ વિશ્વવિદ્યાલયોની હકીકત હતી તેથી અપીલ ન્યાયાલય દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે સંશોધનનો અપવાદ ડ્યૂક યુનિવર્સિટી પર લાગુ નહીં થાય કારણકે તે ટેકનોલોજીનું બજારીકરણ કરી રહ્યું હતું હવે ભારતમાં આજે પણ સંશોધનનો અપવાદ ઘણો સબળ છે જેથી વિશ્વવિદ્યાલયો ને એવી વસ્તુઓ કરવાની પરવાનગી છે જે કાનૂની બારીકીઓ પ્રમાણે પેટન્ટ ઇન્ફ્રિંજમેન્ટ ગણી શકાય પણ જ્યાં સુધી તેનો ઉપયોગ વિદ્યાર્થીઓની કેળવણી માટે થતો હોય અને બજારીકરણના હેતુથી નહીં પણ સંશોધન ના ઉદ્દેશ્યથી થતો હોય ત્યાં સુધી એમાં છૂટ મળે છે પણ જે ક્ષણે વિશ્વવિદ્યાલય સંશોધનમાંથી નિર્મિત વસ્તુઓનું બજારીકરણ ચાલુ કરી દે છે ત્યાર પછી સંશોધન અને બજારીકરણ વચ્ચે ચોક્કસ સીમારેખા દોરવું અઘરું થઈ જાય છે જે આપણને મેડી વર્સીસ ડ્યૂક યુનિવર્સિટી ના કિસ્સામાં જોવા મળે છે હાલનો એક કિસ્સો છે સીઆરઆઇએસપીઆર કેસનાઈન ટેકનોલોજી જેની દ્વારા ડી એન એ ના સ્નિપેટ ને પુનઃ લખી એમાં ફેરફાર કરી શકાય છે જેને સામાન્ય રીતે જીન એડીટીંગ કહેવામાં આવે છે આ કિસ્સામાં તકનીકી પ્રશ્નો કરતા નૈતિક પ્રશ્નો વધારે ઉભા થયા છે જેમનું કારણ છે કે જેનેટિક પદાર્થને એડિટ કરવાની પ્રક્રિયામાં જે ખર્ચો થશે એમાંથી શું પરિણામ આવશે કારણકે મોટાભાગે આ પ્રક્રિયા એમ્બ્રિઑનિક સ્ટેજ અર્થાત ગર્ભની તદ્દન પ્રાથમિક અવસ્થામાં કરવામાં આવે છે તેથી સંશોધકો હજી અનુમાન નથી લગાડી શક્યા કે આ પ્રકારના એડિટિંગ દ્વારા શું નિષ્પન્ન થશે અમુક નૈતિક પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે જેમ કે એક દાખલો છે જ્યાં યુ સી બર્કલી દ્વારા એમ આઇ ટી અને હાવર્ડ ની બ્રોડ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ મુકદમો દર્જ કરવામાં આવ્યો હતો યુ સી બી એ પેટન્ટની અરજી 2012માં દર્જ કરી હતી જ્યારે કે બ્રોડ ઇન્સ્ટિટ્યૂટ ને 2014માં આ પેટન્ટ પહેલા પ્રાપ્ત થઈ ગયું આ બે ટેકનોલોજીમાં સમાનતાની કારણે ઉભા થનારા ઓવરલેપિંગ નું ઉદાહરણ છે જ્યાં બે સંસ્થાઓએ સમાન ટેકનોલોજી પર અધિકાર મેળવવા એક જેવા પેટન્ટ માટે અરજી કરી આ પ્રકારે વિવિધ પ્રકારના વિવાદ જોવા મળે છે ખાસ કરીને જ્યારે બાજી બહુ મોટી બની જાય ત્યારે ઑંટરપ્રિનોરિયલ વિશ્વવિદ્યાલય પણ પેટન્ટ માટે મુકદમા કરવા તૈયાર થઈ જાય છે આ ઉપરાંત સંશોધનને પ્રયોગશાળા થી બજાર સુધી લઈ જવા ના ઘણા ઉદાહરણ છે જે અમુક પ્રાધ્યાપકો દ્વારા બહુ જ કુશળતાથી કરવામાં આવી રહ્યા છે જેમણે સંશોધનને પ્રયોગ શાળા માંથી કાઢીને મોટી કંપનીઓ ઉભી કરી છે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ના પ્રાધ્યાપક હર્બર્ટ બોયર જે જેનેન્ટેક નામની કંપનીના સહ સંસ્થાપક છે જે બાયોટેકનોલોજી ના ક્ષેત્રમાં સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ માંથી એક છે તેમણે ૧૯૭૮માં કૃત્રિમ માનવીય ઇન્સ્યુલિન નો વિકાસ કર્યો અને આ કંપનીને હોફમાન લા રોશ એ ૨00૯ માં ખરીદી લીધી ભારતમાં મારા ધ્યાનમાં એક ઉદાહરણ છે ડૉ પી વેંકટ રંગનનું જે ટોચના વિદ્વાન હોવાની સાથે આઇ આઇ ટી મદ્રાસ ના પૂર્વ વિદ્યાર્થી છે અને યોડલી ઇંક નામની અમેરિકન સોફ્ટવેર કંપની ના સંસ્થાપક છે જે કંપનીને ઘણી ઔદ્યોગિક સફળતા પ્રાપ્ત થઇ છે એમ આર સી લેબોરેટરી ઓફ મોલેક્યુલર બાયોલોજી જે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં સ્થિત છે તેના એક વૈજ્ઞાનિકને ૧૧ નોબેલ પુરસ્કાર મળી ચૂક્યા છે એલ એમ બિ ના કામના લાયસન્સીંગ ના પગલે હુમીરા નો વિકાસ થયો હુમીરા એક બાયોલોજીક્ અર્થાત જૈવિક તત્વોમાંથી બનાવેલી દવા છે જે વિશ્વની સૌથી વધુ વેચાનારી દવા છે જેનો ઉપયોગ ઑટો ઇમ્મ્યુન રોગોમા થાય છે આમાંથી 70 કરોડ પાઉન્ડથી વધુ આવક ફક્ત રોયલ્ટી શેર ના વેચાણ તથા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ના લાઇસન્સિંગ દ્વારા ઉભી થઇ આ પ્રકારે આપણે જોઈ શકીએ છે કે બજારની દ્રષ્ટિએ વિશ્વવિદ્યાલયમાં વિકસિત થનારી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી કેટલી મહત્વપૂર્ણ છે